પ્રિય સહભાગીઓ બીજા અઠવાડિયાના ચોથા મોડ્યુલમાં સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે ચહેરાના હાવભાવ અને તેનું મહત્વ શું તેનો અભ્યાસ કરીશું ચહેરાના હાવભાવના મૂળ ક્યાં પ્રકારો છે તેના પર નવા સંશોધન ચાલી રહ્યા છે આપણો ચહેરો એ આપણા શરીરનો સૌથી અભિવ્યક્તિ ધરાવતો ભાગ છે તે મગજની સૂચી તરીકે જાણીતું છે અને સામાન્ય ધારણા એ છે કે આપણો ચહેરો આપણી ભાવનાઓને ખૂબજ અર્થસભર રીતે પ્રદર્શિત કરે છે અને તેથી આપણા ચહેરાની અભિવ્યક્તિઓ સામાજિક માહિતીની આપ લે કરવા અથવા પસાર કરવા અને વાતચીત કરવા પર ખૂબજ મહત્વપૂર્ણ કાર્ય કરે છે આ માનવ સમાજનું એક મૂળભૂત કાર્ય છે જેના વિના આપણું અસ્તિત્વ હોઈ શકે નહીં હું અહીં રશેલ જેક ને ટાંકીશ જે ટિપ્પણી કરતા કહે છે કે "એક સદીથી ચહેરાની અભિવ્યક્તિઓ તત્વજ્ઞાનીઓ માનસશાસ્ત્રીઓ મનોવૈજ્ઞાનિકો અને જીવવિજ્ઞાનીઓની વચ્ચેના અનુભવના આકર્ષણનો તેમજ અનુભવવાદી તપાસનો પણ સ્ત્રોત છે" આપણી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ પરસ્પર લાગણીઓની સમજણ પર આધારિત છે લાગણીઓ સમજ્યા વિના આપણે એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી અને એક સમાજ તરીકે સહઅસ્તિત્વ ધરાવી શકતા નથી અને આ પ્રાથમિક અને મૂળભૂત કાર્ય આપણા ચહેરાના હાવભાવની મદદથી કરવામાં આવે છે જે આપણા સાચા વિચારો અને માહિતીના પ્રબળ સંકેત માનવામાં આવે છે જેને આપણે હંમેશાં દર્શાવા માંગીએ છીએ અને કેટલીકવાર આપણે બીજાઓથી છુપાવવા માંગીએ છીએ જ્યાં સુધી આ ક્ષેત્રમાં ચહેરાના હાવભાવના વૈજ્ઞાનિક તપાસની વાત છે આપણે સ્વીકારવું પડે કે માનવ લાગણીઓની વૈશ્વિકતાના વિચારને સૂચવનાર ડાર્વિન પ્રથમ વ્યક્તિ હતા ધ એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ ઇન મેંન એન્ડ એનિમલ્સ જે 1872માં પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ તેમાં તેને કહ્યું કે વિવિધ સમાજમાં માનવીના ચહેરા પરની લાગણીઓ અને લાગણીઓની અભિવ્યક્તિ વિશ્વવ્યાપી છે જો કે આ વિચારને અન્ય વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા નકારવામાં આવ્યો હતો ડાર્વિનએ આ વિચાર તેમના ઉત્ક્રાંતિવાદના ત્રીજા પુસ્તક માં રજૂ કર્યો હતો પહેલું પુસ્તક ધ ઓરિજિન ઓફ અ સ્પિસિસ હતું જે 1859માં પ્રકાશિત થયું હતું બીજું પુસ્તક ધ ડીસન્ટ ઓફ મેન હતું જે 1871 માં પ્રકાશિત થયું હતું આ પુસ્તક ઘ એક્ષ્પ્રેસન ઓફ ઘ ઈમોશન ઈન મેન એન્ડ એનિમલ્સ જે 1872માં પ્રકાશિત થયું હતું ડાર્વિને અન્વેષણ કર્યું કે પ્રાણીની ઉત્પત્તિ ચોક્કસ માનવ લાક્ષણિકતાઓ અને વર્તણૂકોથી થાય છે ઉદાહરણ તરીકે આશ્ચર્યજનક ક્ષણોમાં અને માનસિક મૂંઝવણમાં ભમરોને ઉચ્ચા કરવા જે સામાન્ય રીતે શરમાવાની ક્રિયા સાથે થાય છે એ નોંધવું રસપ્રદ છે કે આ પુસ્તકની તૈયારી માટે ડાર્વિનએ માનસિક તથ્યોને પ્રકાશન અને ચકાસણીની દ્રષ્ટિએ તકનીકીનો પ્રયોગ કર્યો હતો આ પુસ્તકના પ્રકાશન પહેલાના પ્રારંભિક સંશોધન દરમિયાન તેમણે એક પ્રશ્નાવલી છપાવી હતી આ પુસ્તકના પ્રકાશન સાથે સંબંધિત અન્ય રસપ્રદ બાબત એ છે કે તેમણે પુસ્તકમાં ચોક્કસ ફોટોગ્રાફ્સ મુકવાનો આગ્રહ રાખ્યો હતો એ નોંધવું રસપ્રદ છે કે જ્યારે ડાર્વિન કામ કરતા હતા તે સમયે ફોટોગ્રાફીની કળા તેના પ્રારંભિક તબક્કામાં હતી તે પહેલાના કેટલાક દાયકાઓમાં જ લોકો આજે આપણે જેને ફોટોગ્રાફી કળા તરીકે માનીએ છીએ તેના મૂળભૂત વિષયો પર પ્રયોગ કરી રહ્યા હતા પ્રકાશન ગૃહ તેમજ પ્રકાશકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોને પુસ્તકમાં ફોટોગ્રાફ્સનો સમાવેશ નહીં મળે અને ડાર્વિનને પણ વિનંતી કરી હતી જોકે ડાર્વિને આ ફોટોગ્રાફ્સનો સમાવેશ કરવાનો આગ્રહ રાખ્યો હતો આ સ્લાઈડ પર તમે જે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો તે ડાર્વિનના આ પુસ્તકમાંથી લીધેલ છે જે દુઃખ વ્યક્ત કરતા ચિત્રનું ઉદાહરણ લીધેલ છે તે આ ફોટોગ્રાફ્સ છે જેનો તેમણે આ પુસ્તકમાં ઉપયોગ કર્યો હતો ડાર્વિનએ આ પુસ્તકમાં મહત્વનો પ્રસ્તાવ એ મૂક્યો હતો કે માનસિક સ્થિતિએ શારીરિક ગતિવિધિના મજ્જાતંતુ સાથે જોડાયેલી છે અને હું ટાંકું છું કે "વ્યાપક રૂપે જુદી જુદી જાતિના જુના અને યુવાન માણસ અને પ્રાણીઓ બંને સાથે સમાન ગતિવિધિઓ દ્વારા મનની સમાન સ્થિતિને વ્યક્ત કરે છે જો કે આપણે જાણી શકીએ છીએ કે ફક્ત સમકાલીન વૈજ્ઞાનિક જ નહીં પણ 20મી સદીમાં કાર્ય કરતા માનવશાસ્ત્રીઓએ પણ આ વિચારને નકારી દીધો હતો આ વિચારને નકારી કાઢનાર અગ્રણી લોકોમાં આપણે માર્ગારેટ મીડનું નામ પણ લેવું જોઈએ જે પણ માનવીના વર્તણૂકના ક્ષેત્રમાં બીજા નવીન સંશોધન માટે જાણીતા છે જો કે આ વિચાર 20મી સદીના અંતમાં પોલ એકમેન અને તેની ટીમ એ લીધો હતો પોલ એકમેનને વિવિધ પ્રકારના ચહેરાના હાવભાવની વૈશ્વિકતા માટે ટેકો મળ્યો અને જાણવા મળ્યું કે આ ચહેરાના હાવભાવ જે સાર્વત્રિક ગણી શકાય તે ચોક્કસ લાગણીઓ સાથે જોડાયેલા છે જેમાં આનંદ ક્રોધ ડર આશ્ચર્ય ઉદાસી અણગમો અને તિરસ્કારની ભાવનાઓ શામેલ છે તેમણે સાંસ્કૃતિક ભિન્નતાના કારણોની પણ તપાસ કરી અને જણાવ્યું કે વિવિધ સંસ્કૃતિઓમાં ચહેરાની અભિવ્યક્તિમાં ઘણા સ્પષ્ટ તફાવતોને સંદર્ભિત માનવામાં આવે છે પોલ એકમેન શરૂઆતમાં છ મૂળભૂત લાગણીઓનો ઉલ્લેખ કર્યો હતો જોકે પછીથી તેણે પોતાના પાછલા સંશોધનને સુધારી અને સૂચવ્યું કે સાત સામાન્ય સાર્વત્રિક ચહેરાના હાવભાવ છે અને પછીથી તેમણે આ સૂચિમાં તિરસ્કારની ભાવના શામેલ કરી હતી મૂળભૂત લાગણીઓ છ કે સાત છે તે વિષય પર ઘણા સમય સુધી ચર્ચાઓ કરવામાં આવી પરંતુ પ્રારંભિક સંશોધનમાં પોલ એકમેન દ્વારા સુધારવામાં આવ્યું હતું અને આ મૂળભૂત અભિવ્યક્તિઓ સ્નાયુબદ્ધ વિશિષ્ટ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે સંશોધનકારોએ એમ પણ સૂચવ્યું છે કે આપણા ચહેરાના હાવભાવ ઘણીવાર આપણા અવાજની સ્વરસંગતી સાથે મેળ ખાય છે તેના અભ્યાસમાં એકમેન અને તેની ટીમે વિવિધ સંસ્કૃતિના જુદા જુદા લોકોને વિવિધ ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા અને આ ફોટોમાં છ મૂળભૂત લાગણીઓ દર્શાવવામાં આવી હતી અને સંશોધનકારોએ પછી શોધ્યું કે જે લોકો વિવિધ સમાજોમાં જેવા કે પશ્ચિમી એશિયન અને આદિજાતિની સંસ્કૃતિમાં રહેતા હતા તેઓ આ મૂળભૂત લાગણીઓને સચોટ રીતે ઓળખી હતી તેનાથી તે માને છે કે આપણા ચહેરાના હાવભાવમાં વૈશ્વિકતા છે જો કે આ સાર્વત્રિકતા દલીલના સમર્થન અને માન્યતા વિશે પણ સતત ચર્ચા ચાલુ રહી હતી જે આપણે પછી આગળની ચર્ચાઓમાં જોશું પોલ એકમેન અને તેની ટીમ દ્વારા અને ક્રોલ ઇઝાર્ડ દ્વારા યુનિવર્સિટીના એક અભ્યાસ માં બંને સાક્ષર અને પૂર્વગ્રહિત સંસ્કૃતિના લોકો દ્વારા ચહેરાઓમાં લાગણીઓના નિર્ણયોમાં ઉચ્ચ સાંસ્કૃતિક કરાર દર્શાવે છે ડેવિડ માત્સુમોટો અને હાય સુંગ વેંગ એ ગંભીર વિકાસના ઇતિહાસનો સારાંશ આપ્યો છે જેની શરૂઆત 1970માં થઈ હતી અને એકમન અને તેના ટીમ દ્વારા વૈશ્વિકતાના અભ્યાસને ટેકો અપાયો હતો તેઓએ દસ્તાવેજીકરણ કરનાર ફ્રિઝનનો સંદર્ભ લઈને જણાવ્યું કે વિવિધ સંસ્કૃતિના સભ્યો દ્વારા ભાવનાઓને પ્રેરિત કરતી ફિલ્મોની પ્રતિક્રિયામાં ખૂબજ સ્વયંભૂ રીતે લાગણીઓની જેમજ ચહેરાની અભિવ્યક્તિ ઉત્પન્ન થઇ હતી અને ડેવિડ માત્સુમોટો અને હાય સુંગ વેંગએ દ્વારા કરાયેલા આ અધ્યયનોમાથી હુ ટાંકુ છુ પછી ચહેરાના હાવભાવ માટેના સંશોધનની તપાસ કરતા 30થી વધુ અભ્યાસોએ ચહેરા પર લાગણીની વૈશ્વિક માન્યતાની નકલ કરી છે 168 ડેટા સેટ ના મેટા વિશ્લેષણએ ચહેરા પરની ભાવનાઓના નિર્ણયો અને અન્ય બિન વ્યવસાયિક ઉત્તેજનાને તપાસતા સાર્વત્રિક ભાવનાઓની માન્યતાને તકના સ્તરોથી ઉપર સૂચવે છે 75થી વધુ અભ્યાસોએ દર્શાવ્યું છે કે જ્યારે લાગણીઓ સ્વયંભૂ રીતે બહાર આવે છે ત્યારે આ ચહેરાના હાવભાવ ઉત્પન્ન થાય છે તેથી આ અભ્યાસ પોલ એકમેન અને તેના જૂથ દ્વારા પ્રારંભિક સૂચનો અને તારણોને માન્ય કરે છે આપણે જોઈએ કે આ મૂળભૂત ભાવનાઓ શું છે અને જ્યારે આપણો ચહેરો આ ભાવનાઓ વ્યક્ત કરે છે ત્યારે ચહેરા પર ક્યાં પ્રકારની પ્રવૃત્તિ થાય છે એકમેંન મુજબ પહેલી સાર્વત્રિક ભાવના છે તે સુખ છે તે એક વ્યક્તિનું પ્રેમ આનંદ ખુશી અને સંતોષની લાગણીઓનું પોતાની જાતે કરેલ મૂલ્યાંકન છે અને તે આજુબાજુ ની પરિસ્થિતિની અંદરથી કેટલીક સકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાઓથી આવે છે જે સંશોધન સંદર્ભની આપણે વારંવાર વાત કરીએ છીએ તે વુલ્ફ અને માસ દ્વારા કરવામાં આવેલું સંશોધન છે જે ચહેરાની વિવિધ અભિવ્યક્તિઓને ઓળખે છે અને તે ચહેરાની ખુશી દર્શાવે છે અને આ અભિવ્યક્તિઓ સ્મિત આંખો મોટી કરવી ભમર ચળાવવા છે તેમ છતાં આપણે સામાન્ય રીતે આવા શારીરિક હાવભાવ કોઈ સુખી હોય તેના મુખ પર જોતા હોઈએ છીએ જે હકીકતો ખુશી માટે રચવામાં આવે છે અને જેનું યોગદાન અપાય છે તે વધુ જટિલ છે અને તે ખૂબ વ્યક્તિલક્ષી પણ છે ઉદાહરણ તરીકે કેટલાક લોકો માટે તે ભૌતિકવાદી વસ્તુ છે જે સુખ ઉત્પન્ન કરી શકે છે જ્યારે કેટલાક અન્ય લોકો માટે તે બિન ભૌતિકવાદી સિદ્ધિ હોઈ શકે છે જે સાચી ખુશી આપે છે તેથી સુખની ભાવના સંદર્ભિત છે જો કે આપણા ચહેરા પરની આ ભાવનાની અભિવ્યક્તિને આ શારીરિક વિશેષતાઓની મદદથી સરળતાથી ઓળખી શકાય છે બીજી લાગણી કે જેને તેઓએ સાર્વત્રિક તરીકે ઓળખાવી છે તે દુઃખના લીધે થતી ઉદાસી છે તે સહજ લાગણીઓના ગોઠવણીથી ઉત્પન્ન થાય છે ઉદાહરણ તરીકે જ્યારે કોઈને કોઈ પ્રકારનું નુકસાન વ્યક્તિગત દુઃખ કષ્ટ વગેરે માંથી પસાર થાય છે જો કે તે સમજવું પણ મહત્વપૂર્ણ છે કે તેની સાથે ઓળખાતી ભાવનાત્મક સ્થિતિ ફક્ત અસ્થાયી હોવી જોઈએ ઉદાસી અને દુઃખની લાંબી અનુભૂતિ પણ હતાશા જેવા ભાવનાત્મક વિકારનું પરિણામ હોઈ શકે છે અને તેને અલગ અભિગમની જરૂર પડે છે ઉદાસીની આ ભાવના દ્વારા આપણે સામાન્ય લાગણીનુ આપેલ સંદર્ભમાં અર્થઘટન કરીએ છીએ તે શોધવું પણ રસપ્રદ છે કે વિવિધ સંશોધન કે જેમાં અમુક પ્રકારના સંશોધન કરવામાં આવ્યા છે જેમા જાતિ પૂર્વગ્રહ અને જાતિની ભૂમિકાઓની યોગ્યતાને સમજવા વિશે સામાજિક અનુકુલનનું પ્રતિબિંબ પણ દેખાય છે ઉદાહરણ તરીકે હું એડોલ્ફ્સ દ્વારા 2002માં કરવામાં આવેલા ખાસ અધ્યયનનો ઉલ્લેખ કરીશ જે સૂચવે છે કે દુખની અભિવ્યક્તિઓ મુખ્યત્વે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ વ્યક્ત કરે છે આ પ્રકારના સંશોધનોમાં આપણે જાણી શકીએ છીએ કે જાતિની ભૂમિકાઓની સાચી પરિસ્થિતિ પ્રથાઓ વગેરે તટસ્થ રીતે જોવામાં આવતી નથી એકમેન ફ્રીઝન અને ટોમકિંસએ દુઃખી ચેહરાના મુખ્ય લક્ષણો દર્શાવ્યા છે ઉદાહરણ તરીકે પોપચાં ઢળવા હોઠ અને ગાલ નીચે તરફ ઉતરવા આંસુઓનું આવવા અને મુખ ખૂણા નીચે તરફ આવવા આ અભિવ્યક્તિઓ જે ઉદાસી માટે દર્શાવવામાં આવી છે તે આંખો અને મોંની આસપાસના સ્નાયુઓના સંકોચન દ્વારા ખબર પડે છે અને ઓર્બિક્યુલારિસ ઓક્યુલાઇ સ્નાયુ આંસુની રચનામાં પોપચાને ઢાળવા અને બંધ કરવાની ફરજ પાડે છે ત્રીજી સાર્વત્રિક ભાવના એ ડરની છે અને આપણે જાણીએ છીએ કે આ એક ખૂબ જ દુઃખદાયક લાગણી છે તે ધમકી જોખમ અથવા પીડાની ભાવનાનો પ્રતિસાદ છે જે વાસ્તવિક અથવા કલ્પનાશીલ હોઈ શકે છે તે આપણા ચહેરા પર વિવિધ શારીરિક પ્રતિભાવોમાં પરિણમે છે ઉદાહરણ તરીકે મુખ ખુલ્લુ હોઈ શકે છે જે ઉપલા હોઠને ઉચા કરવાથી થાય છે તે થોડી વધુ ઓક્સિજન લેવાની ઇચ્છાને સૂચવી શકે છે પછી કપાળ અને ભમર કરચલીવાળા થાય છે અને ચહેરાની મધ્ય તરફ ખેંચે છે અને હોઠ પણ ખેંચાય છે જો કે ભયની ભાવના જે આપણા ચહેરા પર પ્રતિબિંબિત થાય છે તે ઘણીવાર અન્ય કેટલાક શારીરિક લક્ષણો સાથે સંકળાયેલી હોય છે ઉદાહરણ તરીકે વધેલો હૃદયનો દર ચોથી સાર્વત્રિક ભાવના એ ક્રોધ છે જે એક દુષ્ટ ભાવના તરીકે ઓળખાય છે અને જે ચીડથી માંડીને ક્રોધની તીવ્ર લાગણી સુધી હોઈ શકે છે અને આ ઘણી નકારાત્મક લાગણીઓ સાથે પણ સંકળાયેલ છે ઉદાહરણ તરીકે હતાશ થવું દુખની લાગણી થવી ચોક્કસ પરિસ્થિતિમાં નિરાશ થવું ચિંતા કરવી અથવા અમુક પ્રકારની મૂંઝવણ અનુભવવી કોઈ વ્યક્તિના આ ભાવનાનો સંચાર કરવાની મુખ્ય રીત ચહેરાના બાહ્ય અભિવ્યક્તિઓ દ્વારા થાય છે અને જ્યારે વ્યક્તિ ક્રોધ અનુભવે છે ત્યારે ચહેરામા મુખ્ય ફેરફારો જોવા મળે છે ભમર નીચે આવે છે કપાળ પર કરચલીઓ આવે છે એક મોટું અતિશયોક્તિ ભર્યું મુખ બને છે અને દાઢી પણ કડક થાય છે પાંચમી સાર્વત્રિક ભાવના તે 'આશ્ચર્ય' છે જે અચાનક વિસ્મય થવાની લાગણી છે ચહેરાના આ આશ્ચર્યજનક હાવભાવ જેની અપેક્ષાના હોય તેવું કઈક બને છે તે પ્રતિબિંબિત કરે છે અને તેથી આપણે જાણી શકીએ છીએ કે આ વિશિષ્ટ ભાવનાની અભિવ્યક્તિ સાથે સંકળાયેલ ચહેરાના લક્ષણો કદાચ સૌથી નાટકીય અને તત્કાળ છે તે એક અતિશયોક્તિવાળી ભાવના છે આપણને જાણવા મળ્યુ કે ઘણી બધી રીતે તે આપણા ચહેરાના લક્ષણો દ્વારા અતિશયોક્તિપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં આવે છે ભમર ઉચા ચડાવવા અને વળાંકવાળા કરવા આપણા કપાળ પર કરચલીઓ આવવી અને મુખ મોટું થાય છે જડબું ખુલ્લું રહી જાય છે છઠ્ઠી સાર્વત્રિક માન્ય ભાવના અણગમો છે તે કોઈ વસ્તુ ને અથવા કોઈ વ્યક્તિને ના પસંદ કરવાની લાગણી સાથે જોડાયેલ છે અથવા કોઈના શારીરિક લક્ષણો દ્વારા કોઈ આજુબાજુનું વાતાવરણ અને તે ભાવનાત્મક ઉત્તેજનાનો પ્રતિસાદ છે જે વ્યક્તિને તીવ્ર રીતે નારાજ કરે છે તેને અણગમો કહી શકાય છે મુખ્ય શારીરિક લાક્ષણિકતાઓમાં કરચલીવાળું નાક દબાયેલા હોઠ અને કપાળને ઘુરકાવવું છે લેવેટર લેબી સુપીરીઓરિસ સ્નાયુ ના કારણે મુખ્ય ચેહેરા પર અણગમાંનો ભાવ આવે છે કારણ કે તે નાક પર કરચલીઓ કરે છે અને અણગમો અને બળતરાની લાગણી વ્યક્ત કરવા માટે ઉપલા હોઠને ઉંચા કરે છે પોલ એકમેન દ્વારા સાર્વત્રિક રૂપે સ્વીકૃત ભાવનાઓની સૂચિમાં ઉમેરવામાં આવેલી સાતમી તિરસ્કારની લાગણી હતી અને આપણે જાણી શકીએ છીએ કે તે મોટેભાગે જે સ્મિર્ક તરીકે પ્રખ્યાત છે તેમા અથવા મોંને એક બાજુ ઉપર કરવામાં પ્રતિબિંબિત થાય છે આપણે જાણ્યું કે તિરસ્કાર પણ એક મહત્વપૂર્ણ સૂક્ષ્મ અભિવ્યક્તિ છે તાજેતરમાં જે અધ્યયનો કરવામાં આવ્યા હતા તેમાં ચહેરાની અભિવ્યક્તિ અને શરીરની મુદ્રાને સાથે જોવામાં આવે છે અને તેમને વિવિધ સાંસ્કૃતિમાં ગૌરવ અને શરમની સ્થાયી પદ્ધતિઓ હોવાના પુરાવા મળ્યા છે તેથી સંભવ છે કે આપણને ટૂંક સમયમાં કેટલીક વધુ લાગણીઓના પુરાવા પણ મળી શકશે જે સાર્વત્રિક ગણાશે આ સૂચિમાં આપણે જોઈ શકીએ છીએ કે એકમેન અને ફ્રીઝેન દ્વારા ચહેરાના હાવભાવ માટેના સંકેતો સૂચવેલ છે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ કૉલમ્સમાં અભિવ્યક્તિ અને ગતિ સંકેતોની સૂચિ આપ્યા પછી જે આપણા ચહેરા પર વિશિષ્ટ ગતિ ઉત્પન્ન કરવા માટે સ્નાયુઓની સંખ્યા વપરાય છે તેની સૂચિ પણ આપેલ છે આ એકમેન અને ફ્રીસેનનું એક ખૂબ જ નોંધપાત્ર સંશોધન છે કારણ કે એકમેન અને ફ્રીસેન દ્વારા આ મૂળભૂત તારણોનો ઉપયોગ રોબોટિક્સ વગેરે ક્ષેત્રમાં નવીનતમ તકનીકીના વિકાસ માટે પણ થઈ રહ્યો છે આપણે પછીથી ફરી પાછી આ સ્લાઇડને જોશું આ એક ખૂબ જ રસપ્રદ વિડિયો છે જે સાત પ્રકારના સાર્વત્રિક ચહેરાની અભિવ્યક્તિને દર્શાવે છે અને તેને સંક્ષિપ્તમાં સમજાવે છે ક્ષેત્રમાં 10000 થી વધુ સૂક્ષ્મ અભિવ્યક્તિઓ છે પરંતુ આજે આપણે ફક્ત સાત મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીશું તેથી પહેલા ક્રમ પર ક્રોધ છે જ્યારે કોઈ તેમના ભમર નીચેની તરફ ખેંચે છે અને તેમના હોઠને એક તરફ ખેંચી ને રાખે છે ત્યારે ગુસ્સાની સૂક્ષ્મ અભિવ્યક્તિ જોવા મળે છે જો તમે બે લોકોને બાર ફાઇટ અથવા બીજી કોઇપણ લડાઈમાં ઉતરતા પહેલા જોયા હોય તો તમે આ સૂક્ષ્મ અભવ્યકિતઓ જોઈ શકશો કેટલીકવાર તમે તેઓને આત્મવિશ્વાસ પ્રદર્શિત કરવા માટે તેમની દાઢી ઉપર તરફ ખેંચતા જોશો પરંતુ તમારી દાઢીને ઉપર બાજુ ખેંચાવી એ આક્રમકતાની નિશાની પણ છે કોઈ બીજાનો ગુસ્સો સમજવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમના ભમર વચ્ચેની ઉભી રેખાઓ જોઈ શકાય છે જો તમે કોઈને આદેશ આપી રહ્યાં છો અથવા તેના અભિપ્રાયો પૂછતા હોવ ત્યારે આ નોંધવું યોગ્ય રહશે બીજા ક્રમ પર ભય છે ભય એ આંખોના સફેદ ભાગમાં વધારે સ્પષ્ટ દેખાય છે કોઈ તેના ભમર ચડાવશે પરંતુ તેનું મોં સામાન્ય રીતે શ્વાસ લેવા અથવા બૂમ પાડવા માટે ખુલ્લું રહેશે તેથી આ વિકસિત થતું હોય તેવું દર્શાવે છે તમારી આંખો પ્રકાશ લેવા અને વધુ જોવા માટે ઉપર બાજુ જાય છે અને તમારું મુખ તમારા શરીરને પ્રતિભાવ આપવામાં સહાય કરશે તે પ્રતિભાવ ચીસ પાડવા અથવા શ્વાસ લેવાનો હોય શકે છે તેથી જો તમે કોઈને ડરાવો છો અથવા કોઈને કંઈક એવું કહો છો કે જે તેમને ડરાવે છે તો તેઓ સામાન્ય રીતે આ ચહેરો બનાવશે ત્રીજા ક્રમ પર ખુશી છે ખુશી એ એક મહત્વનો સૂક્ષ્મ હાવભાવ છે તેથી મૂળભૂત રીતે ખુશી એ માત્ર એક જૂનુ મોટુ સ્મિત છે જો આંખોની આસપાસ કરચલીઓ હોય તો તમે તે જોઈ ને કહી શકો છો કે તે વાસ્તવિક સ્મિત છે કે નહી કેટલાક લોકો વાસ્તવમાં આને ક્રોસ ફીટ Crows feet કહે છે ખરેખર આશરે 10 લોકો માંથી 1 વ્યક્તિ જ હેતુને ધ્યાને રાખીને આ કરચલીઓ મુખ પર ઉત્પન્ન કરી શકે છે તેથી કોઈ વાસ્તવમાં ખુશ છે અથવા તો તે બનાવટી સ્મિત આપી રહ્યુ છે તે જાણવા માટેની આ શ્રેષ્ઠ રીત છે તેથી જો તમે કોઈને સારા સમાચાર કહો તો તેમની પ્રતિક્રિયા નોંધાવી મહત્વપૂર્ણ છે શું તેઓ ખરેખર ખુશ છે કે તમને સારું લગાડવા માટે દેખાડો કરી રહ્યા છે ઉપરાંત જો તમે છોકરી સાથે વાત શરુ કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો એ એક સારી નિશાની છે તેમ છતાં હું તમને 9 વિખ્યાત અસંતૃપ્ત વાત શરુ કરવા માટે ના વાક્ય આપીશ અને જે મેં હમણાં જ આકર્ષણ મનોવિજ્ઞાન ના વિષય માટે બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રીપશન બોક્સમાં આપેલ છે ચોથા ક્રમ પર તિરસ્કાર છે તેથી તિરસ્કારનો મૂળભૂત અર્થ ધિક્કાર અથવા અપરાધ અથવા કોઈ વસ્તુ માટેની નાખુશી જે ખૂબ સરળ રીતે કોઈ વ્યક્તિમાં જોઈ શકાય છે જ્યારે કોઈ વ્યક્તિ તેમના મોંને એક બાજુ ઉપર કરે છે તે મૂળભૂત રીતે માત્ર દંભી સ્મિત જ હોય છે ડોક્ટર જ્હોન ગોટમેનએ યુગલોનો અભ્યાસ કર્યો અને તેમણે નોધ્યું કે જ્યારે તેણે તેના થેરાપી ઓફિસ મા તિરસ્કારના સૂક્ષ્મ હાવભાવ જોયા ત્યારે છૂટાછેડાનો દર ખૂબ ઊચ્ચો હોય છે જો તમે જોશો કે એક બાજુ મોં ઊંચું છે અને કોઈ તમારી નજીક છે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે તે કઈ કહે તે પહેલાં તમારે કંઈક નિદર્શ આપવાની જરૂર છે કોઈની માટે નફરત એ કંઈક એવું છે જેને દૂર કરવું ખૂબ મુશ્કેલ છે ખાસ કરીને જો તે નફરત ગાઢ સંબંધ વચ્ચે હોય પાંચમું આશ્ચર્ય છે તેથી તે ડર જેવું જ છે પરંતુ જ્યારે તમે તમારા મોં ને નીચે તરફ કરો છો અને તમારા ભમર ઉચ્ચા થાય ત્યારે આશ્ચર્યના હાવભાવ થાય છે આશ્ચર્ય અને ભય વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે આશ્ચર્ય તમારું મુખ શિથિલ કરે છે જ્યારે ડર થી મુખ માનસિક તાણ વાળું થઈ જાય છે પરંતુ તમે જાણો છો કે ફક્ત જોઈને જ કહેવું મુશ્કેલ થશે તેથી આશ્ચર્યમાં બીજી નોંધવાની બાબત એ છે કે ભમર સામાન્ય રીતે ગોળાકાર હોય છે જ્યારે તેનાથી વિપરીત ભયની પરિસ્થિતિમાં સીધા હોય છે હવે આ કપાળમાં વિવિધ સ્નાયુઓનો ઉપયોગ કરવાને કારણે થાય છે આ બંને વચ્ચેના તફાવતને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે કોઈને કંઈક રહસ્ય વિશે પૂછતા હોવ અને તે આમાંથી એક ચહેરો દર્શાવે તો તમે જાણી શકશો કે તેઓ પહેલેથી જાણતા હતા કે નહીં કદાચ તેઓ પહેલેથી જ જાણતા હતા કે કોઈ તેમની સાથે છેતરપિંડી કરી રહ્યું છે અથવા કદાચ તમે તેમને જણાવવા નથી માંગતા કે તમે પહેલેથી જ જાણતા હતા કે સહકર્મચારી ગર્ભવતી હતી છઠા ક્રમે ઉદાસી છે હવે સૂક્ષ્મ હાવભાવ થી બનાવટી ઉદાસી દર્શાવવી એ સૌથી મુશ્કેલ છે તે નારાજ થતા હોય ત્યારે સ્મિત કરતા ખરેખર વધારે સ્નાયુઓ થી દર્શાવાય છે આનો અર્થ એ છે કે જ્યારે તમે ઉદાસીને સૂક્ષ્મ હાવભાવ તરીકે જોશો ત્યારે તે હંમેશાં સાચી જ હશે જો કોઈ દુઃખી હોય તો તેના હોઠ ના ખૂણા નીચે તરફ વળાંક લે છે જેથી આપણે ભવા ચડાવીએ છીએ સામાન્ય રીતે ઉદાસી એ ચહેરાનો લાંબો હાવભાવ છે કેટલીકવાર જ થોડીક સેકંડ કરતા પણ વધારે સમય ચાલે છે ઉપરાંત ફરીથી ઉભી રેખાઓ રચવા ભમરના આંતરિક ભાગો એક સાથે દબાણ કરશે આ હાવભાવ ને બનાવટી બનાવવી ખૂબ મુશ્કેલ છે સાતમા ક્રમે અણગમો છે જ્યારે તમને ગંધ આવશે અથવા ખુબ ખરાબ જોક સાંભળો છો ત્યારે તમને અણગમો થાય છે હોઠનો ઉપરનો ભાગ ખેંચાશે ત્યારે મૂળ રૂપે તમારુ નાક થોડું ભડકીલુ બને છે સામાન્ય રીતે કોઈની ભમર થોડી તાણીને ખેંચાય છે અણગમો મહત્વપૂર્ણ છે અને તે સ્થાનો પર દેખાશે જેની તમે ઓછી અપેક્ષા કરો છો તમે તમારા વિશે અભિપ્રાય પૂછી શકો છો અને તેઓ અણગમો દર્શાવી શકે છે તમે ખરેખર શોધી શકો છો કે તમે કોઈને પ્રસ્તાવ મૂકી રહ્યાં છો અને તે વિચાર તેને ના ગમે અને છતાં પણ વાત તમે કહો છો જો કોઈ વિચારપૂર્વક જાતિવાદી છે પરંતુ તે વર્તનથી જાતિવાદી નથી તેથી આ સાત મુખ્ય સૂક્ષ્મ અભિવ્યક્તિઓ છે આ ચર્ચાની શરૂઆતમાં આપણે જોયું હતું કે કેવી રીતે થોડી દલીલો થઈ હતી કે આપણા ચહેરા પરની અભિવ્યક્તિ સાર્વત્રિક છે કે પછી તે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ દ્વારા નિર્ધારિત થાય છે તેથી આ ચર્ચા ચાલુ રહી હતી શરૂઆતમાં એકમેન અને ફ્રીઝેન દ્વારા સાર્વત્રિકની માન્યતા સૂચવવામાં આવી હતી અને પછીથી તેમને મોટા પ્રમાણમાં ટેકો મળ્યો હતો તે જ રીતે આપણે જાણી શકીએ છીએ કે આપણા ચહેરાના હાવભાવ સામાજિક રૂપે શીખવામાં આવે છે તે વિચાર માર્ગ્રેટ મીડ ક્લેઇનબર્ગ અને લેબ્રે દ્વારા સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યો છે આ વિચારને પણ ઘણો ટેકો મળ્યો છે આપણે જાણ્યું કે માનવ વર્તનનું વધતું દસ્તાવેજીકરણ તેમજ માનવશાસ્ત્ર સંશોધન સાંસ્કૃતિક વર્તણૂકના તે પાસાઓ વિશે જાગૃતિ લાવે છે જે અગાઉ માનવતામાં સહજ જૈવિક અને સામાન્ય માનવામાં આવતા હતા ખાસ કરીને અમુક હાવભાવ છે જે લોકોએ શોધ્યા છે ઉદાહરણ તરીકે હા અને ના સૂચવતો હાવભાવ પહેલાં એવું માનવામાં આવતું હતું કે માથું હલાવવું એ સહમતીનો સાર્વત્રિક હાવભાવ છે જો કે કેટલાક સામાજિક વિભાગો તેમજ કેટલાક સાંસ્કૃતિક જૂથોમાં આ હાવભાવનો અર્થ કંઈક વિરોધી છે તે જ સમયે વિવિધ શુભેચ્છા પાઠવવાની રીતો છે તેમાંથી કેટલીક હિંસક પણ છે અને નકારાત્મક લાગણીઓના હાવભાવ પણ વૈશ્વિક નથી સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે જાપાનમાં તેમજ ઘણા આફ્રિકન સમુદાયોમાં નકારાત્મક ભાવના વ્યક્ત કરવામાં આવતી નથી તેના બદલે લોકો એવું માને છે કે નકારાત્મક અભિવ્યક્તિઓ અથવા નકારાત્મક લાગણીઓ સ્મિત અને હાસ્યથી ઢાંકવી જોઈએ જેથી તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છો તેમને તમારા અંગત દુખનો આછો ખ્યાલ પણ ન આવે મૂળભૂત રીતે આપણે જાણી શકીએ છીએ કે આપણા ચહેરાના હાવભાવ અને કોઈ ચોક્કસ સંદેશને ટાંકીને અને કોઈ ચોક્કસ ભાવનાના આ સંદેશને અન્ય સંપર્ક દ્વારા સમજાવો પડે છે અને તેથી તેઓ માનવીની વાતચીતની મૂળભૂત આવશ્યકતાઓ પૂર્ણ કરે છે સંદેશનો સંચાર કરવા માટે અશાબ્દિક વાતચીતના પાસાંઓની માહિતી જેમ કે ચહેરાના હાવભાવ આપણી હરકતો આપણી મુદ્રાઓ સંકેતોને સચોટ રીતે સમજવા પડે છે આ વિશિષ્ટ વીડિયોમાં આપણે જોયું કે આપણા વર્તનના કેટલાક પાસાઓમાં સાંસ્કૃતિક વિવિધતા જે અગાઉ સાર્વત્રિક માનવામાં આવતી હતી તે એક રસપ્રદ ફેશનમાં પ્રદર્શિત થાય છે પૃથ્વી પરની દરેક વ્યક્તિ ભાવનાઓ અનુભવે છે તમે જુઓ છો કે આપણી લાગણીઓ ભાવનાઓ અથવા વિચારો સભાન વિચારને બદલે સ્વયંભૂ ઉદભવે છે આપણે આને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈએ જ્યારે અન્ય સંસ્કૃતિઓમાં આ લાગણીઓ ઉદ્ભવે છે ત્યારે તે અંગેના તફાવત અને હાવભાવનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે જો કે આ કોઈ મોટો મુદ્દો લાગતો નથી અથવા કોઈ વિચારે છે કે જો કોઈ વ્યક્તિ ચીનમાં ખુશ છે તો તે તેને અમેરિકન લોકોની જેમ બતાવશે હકીકત એ છે કે અગાઉ કરેલા સંશોધન મુજબ વિવિધ સંસ્કૃતિઓમાં અનુભવાતી ભાવનાઓની હાવભાવનું અર્થઘટન સરખી લાગણીઓની અભિવ્યકિત દેશ દેશમાં જુદી હોય છે ઉદાહરણ તરીકે કેટલાક દેશોમાં જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થાય છે ત્યારે લોકો માટે અંતિમ સંસ્કારમાં જઈને દુઃખ વ્યક્ત કરવું સામાન્ય વાત છે જો કે અન્ય દેશોમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વ્યક્તિ લાગણીવશતાથી પર રહીને શોક વ્યક્ત નહીં કરે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આ સાંસ્કૃતિક પરિસ્થિતિમાં લાગણી અથવા તેના અભાવ દ્વારા ભાવના વ્યક્ત કરે છે તહિટીમાં જો તમે કોઈ વ્યક્તિને કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છો કે તમે દુઃખી છો અને કોઈ અનુવાદકને તે તહિતી ભાષામાં અનુવાદિત કરવાનું કહેશો તો તે કરી શકશે નહીં કારણ કે તહિતી ભાષામાં ઉદાસી માટેનો શબ્દ નથી શબ્દની આ ગેરહાજરી પ્રતિબિંબિત કરે છે કે તહિતીઓ સામાન્ય રીતે ઉદાસી વ્યક્ત કરતા નથી એક અથવા બીજા તબક્કે કેટલાક સંયુક્ત રાજ્યો માટે ઉદાસી વ્યક્ત ન કરતા હોય તે સમજવું મુશ્કેલ છે પરંતુ શબ્દ નો અભાવ અને તહિતીઅન પ્રતીક કરે છે કે સંસ્કૃતિમાં ભાવના વ્યક્ત થતી નથી શબ્દોની ગેરહાજરી અને ભાવનાત્મક હાવભાવની ગેરહાજરી અન્ય ઘણી સંસ્કૃતિઓમાં જોવા મળે છે જાપાનમાં જે કોઈ પડકારોને હરાવે છે તેમના વખાણ માટે એક શબ્દ છે માં તેના માટે આવો એક પણ શબ્દ નથી બીજું ઉદાહરણ એસ્કિમોઝ અને ચીન સંસ્કૃતિમાં ચિંતા માટે નો શબ્દ તેમની સંસ્કૃતિમાં નથી તેથી એસ્કિમોઝ અથવા ચીની લોકો માટે ચિંતા વ્યક્ત કરવા અથવા તેનું અર્થઘટન કરવું એક પડકાર હશે હું રશેલ જેકને ફરીથી ટાંકીને ચહેરાના હાવભાવની ચર્ચાનો સારાંશ આપવા માંગું છું 2013માં પ્રકાશિત થયેલ કલ્ચર એન્ડ ફેશિયલ એકપ્રેશનસ ઓફ ઇમોશન્સ શીર્ષકવાળા લેખમાં એક ખૂબ જ માન્ય મુદ્દો દેવામાં આવ્યો છે અને હું ટાંકું છું કે આ વિવાદથી એક ડગલું પાછળ આવી અને વ્યાપક સંદર્ભમાં ચહેરાના હાવભાવની તપાસ કરવી તે મહત્વપૂર્ણ છે તેથી આપણે જાણી શકીએ છીએ કે ભાવનાત્મક વાતચીતનો વિચાર તાજેતરમાં તે શાખાઓ સુધી વિસ્તૃત થયો છે જે પરંપરાગત રીતે એકબીજાથી અલગ માનવામાં આવતી હતી ઉદાહરણ તરીકે એન્જિનિયરિંગ રોબોટિક્સ તેમજ કમ્પ્યુટર વિજ્ઞાન જેવી શાખાઓ ચહેરાના હાવભાવનો અભ્યાસ કરે છે પરિણામે માનવીય ચહેરોનો ઉપયોગ કરીને ભાવનાત્મક વાતચીતની તપાસ માટેના આધુનિક અભિગમોને વધુને વધુ વ્યવહારદક્ષ પદ્ધતિઓ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે જે ફક્ત જ્ઞાન જ નહી પણ તકનીકીઓને પણ જોડે છે જે વિવિધ અનુભવોથી સ્વીકાર કરવામાં આવી છે એકમેન અને ફ્રીઝેનએ ચહેરાના હાવભાવોને ઓળખવા માટેના સંકેતો સૂચવ્યા છે જે મેં અગાઉની સ્લાઇડ માં દર્શાવ્યા હતા અને આ સંકેતો આપણા સમકાલીન વિશ્વમાં લોકો માને તેવા દ્રશ્યો બનાવવા તેમજ એનિમેશન બનાવવા માટે એક મહત્વપૂર્ણ આધાર બન્યા છે આ ખૂબ જ રસપ્રદ સંશોધનમાં આપણે શોધી શકીએ છીએ કે પોલ એકમેન વગેરેના મૂળભૂત તારણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અણગમો અને ક્રોધ માટે બાઉન્ડીંગી બોક્સિસ બનાવવામાં આવ્યા છે અને આ બાઉન્ડિંગ બોક્સની સમજ છે કે ચહેરાની વિવિધ વિશેષતાઓ આપણા એનિમેશનમાં તેમજ આપણા દ્રશ્યોમાં દૃષ્ટિની રીતે વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યા છે આજકાલ આપણે આપણા ચહેરા પર માનવ લાગણીઓના હાવભાવને ધ્યાનમાં રાખવાપડે છે તે સમયના તકનીકી વિકાસ સાથે ઊંચો દર છે શું સાથીદાર રોબોટ્સ અને ડિજિટલ અવતાર ને એવી ફેશનમાં ડિઝાઇન કરવા જોઈએ કે તેઓ ચહેરાના હાવભાવનો સમૂહ પ્રદર્શિત કરે જે સાર્વત્રિક રૂપે માન્ય હોય અથવા તેઓ એવી લાગણીઓ વ્યક્ત કરવા માટે અનુરૂપ હોવો જોઈએ કે જે કોઈ ચોક્કસ સંસ્કૃતિ માટે વિશિષ્ટ હોય આવા પ્રશ્નો માટે માનવ વાતચીત અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા તેમજ માહિતી પ્રક્રિયા અને શીખવાની પ્રક્રિયા માથી વિવિધ પ્રકારનું જ્ઞાન આવશ્યક છે આપણે જાણી શકીએ છીએ કે વાતચીતના અશાબ્દિક પાસાઓના ક્ષેત્રમાં સંશોધન એક સમૃદ્ધ સ્ત્રોત બની ગયું છે આપણા આગળના મોડ્યુઅલમાં આપણે ચેહરાના લક્ષણોમા માઈક્રો અને મેક્રો અભિવ્યક્તિઓ જોઇને આપણે આ ચર્ચા ચાલુ રાખીશું આપનો આભાર